ફરી થી સ્વાગત છે તમારું હવે ઉદાહરણ 6 પર જતા પહેલાં હું તમને પુસ્તકમાંથી કેટલાક V સ્ટ્રિંગ બતાવવા માંગું છું તમે જે કહો છો તે આ તમારું ઇન્સ્યુલેટરનું વી કનેક્શન છે આ બાજુ એક સ્ટ્રિંગ જુઓ આ બીજી સ્ટ્રિંગ છે અને અહીં કંડક્ટર જોડાયેલ છે જ્યારે આપણે કોરોના નો અભ્યાસ કરીશું ત્યારે હું તમને તે કોરોના બતાવીશ કે આ બધીવસ્તુઓ કેવી રીતે થાય છે તે સમયે પણ હું તમને એક પુસ્તકમાંથી લીધેલા ફોટોગ્રાફ બતાવીશ તો હવે આ તમારી વી સ્ટ્રિંગ છે અને આ તમારી ગ્રેડિંગ રીંગ છે બરાબર ગ્રેડિંગ રિંગ માટે અમે જે પણ સંખ્યાત્મક કરી છે તે પણ હું તમને બતાવી રહ્યો છું ફક્ત થોડી વાર રાહ જુઓ આગળના ઉદાહરણ પર આગળ વધતા પહેલા ત્યાં જુઓ જુદા જુદા પ્રકારના ગ્રેડિંગ રિંગ્સ છે જુઓ આ ફોટોગ્રાફ નથી પરંતુ ખરેખર તે દોરેલું ચિત્ર છે સ્ટ્રિંગ ના નીચે ગ્રેડિંગ રીંગ જુઓ આ ગ્રેડિંગ રીંગ છે અહીં જુઓ આ પણ જુદા જુદા પ્રકારના ગ્રેડિંગ રિંગ છે તેથી આ તે રીતે છે જો તમે તમારા ટ્રાન્સમિશન ટાવર પર તમે જે કહો છો તેના પર ધ્યાન આપશો તો તમને આ વસ્તુઓ ત્યાં મળશે ફક્ત આ વસ્તુઓ બતાવવા માટે છે કે તે કેવી છે તેથી આપણે હવે ઉદાહરણ 6 પર આવીશું તેથી યુનિટ 6 માં સસ્પેન્શન ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ છે દરેક લિંક પિન અને પૃથ્વી વચ્ચેનો કેપેસિટીન્સ દરેક યુનિટના સ્વ કેપેસિટેન્સનું 0 તમારે નીચેના યુનિટ આગળના વોલ્ટેજ કુલ વોલ્ટેજ ની ટકાવારી અને સ્ટ્રિંગની કાર્યક્ષમતા ના રૂપમાં પણ શોધવા પડશે તેથી આ તમારા માટે એક પ્રશ્ન છે હવે અમે પહેલેથી જ મેળવી લીધું છે જે આપણે જાણીએ છીએ કે તમારું હવે x ની બરાબર n બરાબર V તેથી આપણે લખી શકીએ હવે નીચેના યુનિટ તરફનો વોલ્ટેજ દ્વારા આપવામાં આવે છે તે ની બરાબર છે હવે ફક્ત આ સૂત્રો યાદ રાખવા પડશે હવે તે n ની બરાબર 6 આપ્યું છે k ની બરાબર 0 1 છે તેથી 0 3162 છે તેથી બરાબર છે તેથી √ એ 0 3162 બરાબર છે તમે આને 5ની સાથે ગુણાકાર કરો અને પછી તેનું સાઇન હાયપરબોલિક લો તો તે 2 3273 મળશે અને જ્યારે n ની બરાબર 6 લેશો ત્યારે તે 3 2591 મળશે તેથી આ બધા મૂલ્યોને બદલો તો તમને V મળશે એટલે કે તે 0 2859 મળશે n નો અર્થ એ કે તે ઇન્સ્યુલેટર છે જે એક છેલ્લો ભાગ છે જે કંડક્ટરની નજીક છે તેથી તે 0 તેથી સ્ટ્રિંગની કાર્યક્ષમતા હશે પરંતુ V 0 2859 છે તેથી તે 1 6 × 0 2859 છે કારણ કે તમે જો V નો રેસીપ્રોકલ લો છો તો તે 1 n હશે આ છે તેથી તે આશરે 58 29 ની આસપાસ આવે છે તે સ્ટ્રિંગની કાર્યક્ષમતા છે હવે આગળ તમે ઇન્સ્યુલેશનની પસંદગી પર આવશો મૂળભૂત રીતે ઇન્સ્યુલેશનનું સ્તર તે ઉચ્ચ વોલ્ટેજની કિંમત અને વિશ્વસનીયતાને અસર કરે છે તેથી સામાન્ય ઓપરેટિંગ અને ટ્રાંસીયન્ટ વોલ્ટેજ એ લાઇન માટે ઇન્સ્યુલેશન પસંદ કરવાના પ્રાથમિક વિચારણા છે ઓપરેટિંગ તેમજ ટ્રાંસીયન્ટ વોલ્ટેજ એ પ્રાથમિક વિચાર છે જે તમે લાઇન માટે ઇન્સ્યુલેશન પસંદ કરવાનું વિચાર કર્યો છે તેથી તે ટ્રાંસીયન્ટ ઓવર વોલ્ટેજ છે તે વસ્તુઓ આપણે પછીથી જોશું ટ્રાંસીયન્ટ વોલ્ટેજમાં સ્વીચિંગ અને લાઇટિંગ સર્જનો સમાવેશ થાય છે તેથી જ્યારે સ્વિચિંગ અને લાઇટિંગ સર્જિસ માટે પૂરતા ઇન્સ્યુલેશન આપવામાં આવે છે ત્યારે પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ આવશ્યકતાઓ પૂરી થાય છે તેથી વીજળીના સર્જનો ફેરવીને પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલેશન આપવામાં આવશે ખાસ કરીને જ્યારે તમે બધું ડિઝાઇન કરો ત્યારે સચોટ ગણતરી જરૂરી છે તે ખાસ ધ્યાનમાં લેશો આગળ સ્વિચિંગ સર્જેસની તીવ્રતા સામાન્ય વોલ્ટેજથી 2 5 થી 3 ગણો વધારે હોય છે તેથી તેનો અર્થ એ કે ઇન્સ્યુલેશન તે પ્રકારના ઉચ્ચ વોલ્ટેજને ટકાવી રાખવા જોઈએ જેથી તે સામાન્ય વોલ્ટેજથી 2 5 થી 3 ગણી હોય છે આ રીતે તમારે ડિઝાઇન કરવી પડશે આગળ હવે સ્વિચિંગ સર્જેસ 230 kVથી વધારે ઇન્સ્યુલેશનની જરૂરિયાત માટે વધુ મહત્ત્વ ધરાવે છે આપણા દેશમાં 220 kV અથવા 220 થી ઉપરની કે જ્યારે 400 kV લાઇન હોય છે તેથી 230 kV ઇન્સ્ટોલેશન જરૂરી છે હવે 230 kV થી ઉપરની લાઇનો માટે ઇન્સ્યુલેશનની માત્રા નક્કી કરવા વીજળી એક મુખ્ય પરિબળ છે કારણ કે આપણા દેશમાં આખા વિશ્વમાં દરેક જગ્યાએ વીજળીનો ઝટકો ખૂબ જ સામાન્ય ઘટના છે અને તમારે આ બધી બાબતોને સુરક્ષિત રાખવી છે તેથી જ ઇન્સ્યુલેશનની માત્રા નક્કી કરવા માટે વીજળી એ મુખ્ય પરિબળ છે જો ત્યાં કોઈ ટાવરની ટોચ પર લાઈટનિંગ સ્ટ્રોક હોય તો તમને ખબર નથી હોતી કે સબસ્ટેશન પર તમારા ઉપકરણો અથવા ઓપરેટર્સને તે કેટલી અસર કરે છે તેથી ઘણું રક્ષણ જરૂરી છે તમારી પાસે લાઈટનિંગ એરેસ્ટર અને અન્ય વસ્તુઓ છે પરંતુ તેમ છતાં દરેક વસ્તુ માટે ઇન્સ્યુલેશનની માત્રા નક્કી કરવા માટે વીજળી એ મુખ્ય પરિબળ છે પછી વીજળીના ઇન્સ્યુલેશન આવશ્યકતાઓ અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે જેમ કે ટાવર ફુટિંગ રેઝિસ્ટન્સ પછી તમારા ગ્રાઉન્ડ વાયર અને કંડક્ટર માળખું વગેરે તેથી ટાવર ફુટિંગ રેઝિસ્ટન્સ ગ્રાઉન્ડ વાયરની સંખ્યા આ બધી વસ્તુઓ જરૂરી છે કારણ કે ગ્રાઉન્ડિંગ એ એક અન્ય મહત્વપૂર્ણ પરિબળ છે તેથી આ વીજળીની શક્તિ એ પાવર સિસ્ટમમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે લાઇન માટે ઇન્સ્યુલેટરની સંખ્યાની અંતિમ પસંદગી પણ વાતાવરણીય પરિસ્થિતિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે તે પછી તાપમાન અને સ્થળની ઉંચાઈ પણ જરૂરી છે તેથી એક લાઇન માટે ઇન્સ્યુલેટરની સંખ્યા ઘણા બધા પરિબળો સાથે સંકળાયેલા છે તેથી આ બધું તમારા સામાન્ય જ્ઞાન ની જેમ કંઈક છે જે આપણને ચોક્કસ વોલ્ટેજ સ્તર માટે યોગ્ય ઇન્સ્યુલેટર પસંદ કરવાનું પસંદ કરતા પહેલા જાણવાની જરૂર છે આગળ તે વાતાવરણીય છે આ વાતાવરણીય પરિસ્થિતિઓ ફ્લેશઓવર વોલ્ટેજ પર નોંધપાત્ર અસર કરે છે ખાસ કરીને ઇન્સ્યુલેટર માટે તે ખૂબ મહત્વનું છે ભીની સ્થિતિને કારણે નીચા વોલ્ટેજ પર પણ ફ્લેશઓવર થાય છે ખાસ કરીને વરસાદની સીઝનમાં બરાબર આ સમસ્યા સર્જી શકે છે તેથી આ ફ્લેશઓવર મારો મતલબ કે હું જાણતો નથી કે તમે અવલોકન કર્યું છે કે નહીં પણ મેં ઘણી વાર જોયું છે કે ફ્લેશઓવર ખાસ કરીને વરસાદના સીઝનમાં થાય છે રેલ્વે ટ્રેક્શન લાઇનમાં પણ કોઈપણ રેલ્વે પ્લેટફોર્મ પર તમે અવલોકન કરી શકો છો કે કેટલાક ફ્લેશઓવર ચાલુ છે તેથી આ મેં ક્યાંક જોયું છે કે તે થઈ રહ્યું છે તેથી ઇન્સ્યુલેટરની ખરાબ અને ભીની સપાટીઓ લિકેજ કરંટ ને તેની ઉપર વહેવા દે છે જેના પરિણામે ફ્લેશઓવર થાય છે સ્વાભાવિક રીતે ગંદી અને ભીની સપાટીઓ ઇન્સ્યુલેટર ને તે લિકેજ કરંટ ને વહેવા માટે પરવાનગી આપે છે કારણ કે તેને એક કંડકટીગ પાથ મળે છે તેથી ફ્લેશઓવરની સંભાવના રહે છે પરંતુ સામાન્ય રીતે તે ઇન્સ્યુલેટરને બગાડશે નહીં ઇન્સ્યુલેટર આવા પ્રકારના ફ્લેશઓવરનો સામનો કરી શકે છે તેથી ફ્લેશઓવર વોલ્ટેજ એ લિકેજ પાથની લંબાઈના પ્રમાણસર છે તે લિકેજ પાથની લંબાઈના સીધા પ્રમાણમાં છે હવે આગળ કંડકટર વચ્ચેનું અંતર છે તમે 33 kV 66 kV 132 kV અને 220 kV અથવા તેથી ઉપરના ટ્રાન્સમિશન લાઇન જોયા છે તમે જુદા જુદા પ્રકારનાં કંડક્ટર અંતર પણ જોયા છે તમે જોઈ શકો છો કે દરેક જગ્યામાં 2 કંડકટર અથવા 4 કંડકટર છે તાજેતરમાં જ હું ક્યાંક ગયો હતો અને મેં જોયું કે દરેક જગ્યામાં 4 કંડકટર છે અને તમે જાણો જ છો કે શા માટે આપણે તે 2 કંડકટરો અથવા 4 કંડક્ટર અથવા તેથી વધુ ઉચ્ચ તણાવ પ્રસારણ લાઇન માટે વાપરીએ છીએ કે જેનો હું ઉપયોગ કરું છું તેથી મુશ્કેલી મફત સેવા માટે કંડકટરો વચ્ચે યોગ્ય અંતરની જરૂર છે કંડક્ટર એટલા અંતરવાળા હોવા જોઈએ કે કોરોનાનું નુકસાન ઓછામાં ઓછું હોવું જોઈએ આ કોરોના નુકસાન આપણે પછીથી જોશું આ પછી અમે કેબલ્સને આવરી લઈશું કેબલ પછી અમે તે ટ્રાંસીયન્ટ ઓવરવોલ્ટેજ અને ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન પર જઈશું તે પછી આપણે કોરોના તરફ આવીશું તેથી તે કોરોનાનું નુકસાન ન્યૂનતમ છે અને તે સ્વિંગ અને કંપન દરમિયાન તમારી સાથે ટકરાતા નથી તેનો અર્થ એ કે કંડક્ટર અંતર એવું હોવું જોઈએ કે તોફાન અથવા પવન દરમિયાન પણ આ એકબીજા સાથે ટકરાતા ન હોવા જોઈએ તેથી તમારે આ કંડક્ટરનું અંતર જોવું જોઈએ કે જેથી તમારે તે મુજબ ડિઝાઇન કરવું પડશે અને તે કંડક્ટર તમારા ઇન્સ્યુલેશન દ્વારા ટાવરથી ટાવરને કનેક્ટ કરશે તેનાથી તમે જોશો કે કંપન ઓછું થશે તેથી ત્યાં કંડકટર સ્પેસીંગ માટે ઘણા સીધા સૂત્ર છે પણ અહીં કોઈ સીધું સૂત્ર નથી પરંતુ કંડક્ટર અંતર S કેટલાક પ્રયોગમૂલક સૂત્રો દ્વારા આપવામાં આવે છે તે ઘણા બધા છે જુઓ મારી પાસે જે કંઈપણ છે તે અહીં છે તે એક છે અંતર કદાચ હોવું જોઈએ તેથી ખરેખર આ કેટલાક પ્રકારનાં વિચારો છે તેથી બીજું S તે બરાબર છે પછી તમે જેને બીજા S કહેશો તે બરાબર છે બીજો S આ રીતે ની બરાબર છે તેથી ઘણા પ્રયોગમૂલક સૂત્રો છે તેથી જ્યારે તમે ડિઝાઇન કરશો ત્યારે તમારે યોગ્ય અંતર પસંદ કરવું પડશે આ સૂત્ર તમને કંડકટર સ્પેસીંગ ની ગણતરી માટે માર્ગદર્શન પૂરું પાડે છે તાપમાન બરફ અને પવન પણ અંતિમ પસંદગી પર અસર કરે છે આગળ આપણે બરફ પવન સેગ અને તણાવ જોઈશું સેગ અને ટેન્શન ની ગણતરી દરમિયાન આપણે તે તાપમાન બરફ અને પવનની ગણતરી જોશું તેથી આ બધી વિચારણા અથવા આ તમારી અંતિમ પસંદગી પર અસર કરે છે ત્યાં ઘણાં વિવિધ તર્ક છે વિવિધ પ્રયોગમૂલક સૂત્રો ઉપલબ્ધ છે પરંતુ કોઈ સીધો સૂત્ર સાબિત થયો નથી એટલે કે મને તે ક્યાંય મળ્યો નથી તેથી જે મને મળ્યું છે તે આ ચોક્કસ વસ્તુઓ છે હવે અહીં તમને 1 સવાલ છે કે b શું છે અને l શું છે તેથી આ તમારા માટે એક પ્રશ્ન છે મેં તમારા માટે લખ્યું નથી પરંતુ તે θ આ બધું મેં તમને શીખવ્યું છે પરંતુ તે પહેલાં આ તમારા માટે એક સવાલ છે તેથી તમારે શોધવા પડશે આગળ આ તમારા માટે એક સવાલ છે મેં આ કોયડો હલ કર્યો નથી પરંતુ જ્યારે આપણે આ વિડિઓ વ્યાખ્યાનમાં આગળ જઈશું ત્યારે હું તે તમારા માટે કરીશ ઉદાહરણ તરીકે n કેપ સ્ટ્રિંગ આગળના વોલ્ટેજ V છે અને પિન ટાઇપ ઇન્સ્યુલેટર ટાવરના અર્થડ ક્રોસ આમ થી અલગ કરેલ છે દરેક ઇન્સ્યુલેટરની કેપ અને પિન વચ્ચેની કેપેસિટીન્સ કેપિટલ C છે અને દરેક પિન થી પૃથ્વી પરના કેપેસિટીન્સ છે તે બતાવો કે લાઇન ટર્મિનલની નજીકના ઇન્સ્યુલેટર યુનિટ આગળના વોલ્ટેજ આ છે તેનો અર્થ જે તમારે શોધવું પડશે બરાબર જ્યાં તમને કંઈક આપ્યું છે તેથી તેના આધારે તમારે હલ કરવું પડશે તમારે આ સિદ્ધ કરવું પડશે કે આ ની સમાન છે તેથી આ સાથે હું માનું છું કે કેબલ પ્રકરણો માફ કરશો ઇન્સ્યુલેટર પ્રકરણો માટે કંઈ જ બાકી નથી તેથી મારો અર્થ એ છે કે ત્યાં જે કંઇ પણ વિવિધ પ્રકારનાં ઇન્સ્યુલેટર અને અન્ય વસ્તુ છે જે અમે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ જ્યારે પણ તમને કોઈ પ્રશ્નો અથવા કંઈપણ હોય તો કૃપા કરીને તેને ફોરમમાં મૂકો અથવા તમે મને મેઇલ મોકલી શકો છો તેથી આ બધા પ્રશ્નોની અન્ય બાબતોની સ્પષ્ટતા કરવામાં આવશે અને ફક્ત આ પ્રકરણમાં આ એક ગાણિતિક ઓછું છે થીયરી વધારે છે તમારે વિવિધ પ્રકારનાં ઇન્સ્યુલેટર અને અન્ય વસ્તુ શીખવી પડશે પરંતુ આ ઇન્સ્યુલેટર કેબલ્સ આ મુખ્ય ભાગ છે મારો મતલબ કે પાવર સિસ્ટમ્સના મુખ્ય ઘટકો છે તેથી આ કોર્સમાં આપણે આગળ કેબલ જોશું તો ચાલો હવે આપણે કેબલ્સ પર આવીએ તેથી કેબલ એમાં પણ ભૂગર્ભ કેબલ એ એક ખૂબ મોટુ પ્રકરણ છે કોઈક રીતે મેં ખાસ કરીને આકૃતિઓ અને અન્ય વસ્તુની સંખ્યા શક્ય તેટલું વધુ ટૂંકું કરવાનો પ્રયાસ કર્યો છે કારણ કે મને સાહિત્યમાં મળ્યું છે કે ભૂગર્ભ કેબલો એ કોઈ નાનો વિષય નથી તે ખૂબ મોટો વિષય છે તેથી કોઈક રીતે મારે તેને નિયંત્રિત કરવું પડશે કારણ કે આપણે અન્ય ઘણી બાબતોને આવરી લેવી પડશે તેથી પ્રથમ એ અંડરગ્રાઉન્ડ કેબલોની રજૂઆત છે પહેલી વાત તમે જાણો પણ છો અને જે સામાન્ય જ્ઞાન છે કે ઓવરહેડ કંડક્ટર કરતાં અંડરગ્રાઉન્ડ કેબલ ઘણી ખર્ચાળ છે તે તમારા ઓવરહેડ કંડક્ટર કરતા ઓછામાં ઓછા 2 5 થી 3 ગણા વધારે છે તેથી કુદરતી રીતે કેબલ ખૂબ ખર્ચાળ હોય છે પરંતુ ઘણા બધા સ્થળો ખાસ ગીચ વસ્તીવાળા ક્ષેત્ર અથવા કોઈક ગ્રામીણ વિસ્તારો અને પર્વતીય વિસ્તારોની ઘણી જગ્યાઓ કેબલ્સનો ઉપયોગ જે મેં જોઇ છે કે જ્યાં કેબલ જમીનમાં દફનાવા જેવી નથી પરંતુ તે મને ખબર છે તે ધ્રુવથી ધ્રુવ સુધીની તે કેબલ લેવામાં આવી હતી તેથી કોઈપણ રીતે ત્યાં વિવિધ પ્રકારનાં કેબલ્સ છે તેથી પ્રથમ 1 કલાક આપણે થોડી ચર્ચા કરીશું મને લાગે છે કે તે ફક્ત ભૂગર્ભ કેબલો માટે થિયરી છે હું તમને કેટલીક આકૃતિઓ બતાવીશ પરંતુ આ વિડિઓ લેક્ચર વર્ગમાં બધા શક્ય નથી અને કોઈક રીતે મારે આ વસ્તુને ટૂંકી કરવી પડશે તેથી પ્રથમ વસ્તુ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ઇલેક્ટ્રિકલ એનર્જીના પ્રસારણ અને વિતરણ માટે મોટા પાયે કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પ્રથમ વસ્તુ છે તેથી દરેક કેબલમાં વચ્ચે કંડક્ટર હોય છે પછીથી હું તમને આકૃતિ અને અન્ય વસ્તુ બતાવીશ ઇન્સ્યુલેશન વચ્ચે ના કંડક્ટર ને એકબીજા થી અને તેના આસપાસના કંડક્ટરથી અલગ કરે છે આ વસ્તુ છે કેબલ પાસે તેના કંડક્ટર હોય તે પછી ઇન્સ્યુલેશન શીટ કવચ ઘણી બધી વસ્તુઓ હોય છે તેથી બાહ્ય સુરક્ષા યાંત્રિક નુકસાન રાસાયણિક પ્રતિક્રિયાઓ અને ભેજ વગેરેથી બચાવવા માટે પૂરી પાડવામાં આવે છે કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં તે કેબલને જમીનમાં દાટવામાં આવે છે તેથી તમારે એ જોવું પડશે કે તેને યાંત્રિક નુકસાન ન થવું જોઈએ અને ત્યાં રાસાયણિક પ્રતિક્રિયાઓ અને ભેજ પણ ન લાગવો જોઈએ તેથી તેથી કેબલ માટે બાહ્ય સંરક્ષણ આવશ્યક છે સામાન્ય રીતે તાંબુ અથવા એલ્યુમિનિયમ કંડક્ટર માટે વપરાતી સામગ્રી છે તાંબુ અથવા એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ માટે વપરાય છે તેથી આકૃતિ અને બીજી બધી વસ્તુ હું તમને પછી બતાવીશ પરંતુ આ બધી બાબતો હું અહીં મૂકી શકતો નથી મારે ઓછું કરવું પડશે તેથીતાંબાનો ઉપયોગ કંટ્રોલ સર્કિટ સિગ્નલિંગ અને કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા કેબલ્સ સુધી મર્યાદિત છે તેથી જેમ તમે જાણો છો કે કોપર એલ્યુમિનિયમ કરતાં મોંઘું છે પાવર કેબલ્સ સ્ટ્રેન્ડ અથવા સેક્ટર આકારના એલ્યુમિનિયમના કંડકટર નો ઉપયોગ કરે છે હું તમને પછીથી તેની આકૃતિ બતાવીશ કાં તો સ્ટ્રેન્ડ કંડકટર નો ઉપયોગ જે રીતે તમે જોયા હશે તેમ 1 કંડક્ટરની જેમ 6 કંડક્ટરની જેમ પછી 12 પછી 18 તે બધા સ્ટ્રેન્ડ કંડક્ટર અથવા તો તે સેક્ટર આકારના એલ્યુમિનિયમના કંડકટર નો ઉપયોગ કરે છે હું આકૃતિ તમને પછી બતાવીશ તેથી જ્યારે એલ્યુમિનિયમ હવાના સંપર્કમાં આવશે ત્યારે તેનું ઓક્સિડાઇઝ કરવાનું વલણ છે તેથી કુદરતી રીતે આપણે પણ જોયું છે કે એલ્યુમિનિયમનું ઓક્સિડાઇઝ કરવાનું વલણ છે અને આને કારણે ઓક્સાઇડ ફિલ્મ ખૂબ ઉંચું રેઝિસ્ટન્સ બનાવે છે તેથી કેબલ જોડાણ માટે વિશેષ જોડાવાની તકનીકીઓ આ વસ્તુ જરૂરી છે ધારો કે ત્યાં 2 કેબલ છે જ્યાં તમે તેને જોડો છો ત્યાં કેટલીક વિશેષ તકનીકની જરૂરિયાત છે તેથી ઘણી જોડાણ તકનીકો જેમ કે સોલ્ડરિંગ વેલ્ડીંગ અને કોમ્પ્રેશન જોડાણ કાર્યરત છે તેથી આ વસ્તુ છે પરંતુ કેબલ્સ માટે તમારે ઇન્સ્યુલેશન કરવું પડશે તેથી જ્યારે પણ આપણે ઇન્સ્યુલેશન પર આવીશું ત્યારે કેબલના કંડક્ટર ને એકબીજાથી અને તેના આસપાસના કંડક્ટર થી અલગ કરવા માટે ઇન્સ્યુલેશન થી આવરી લઈશું ધારો કે જો તમારી પાસે 3 ફેઝ ની લાઇન અને 3 કોર કેબલ્સ છે તો પછી દરેક 1 ને એક બીજાથી ઇન્સ્યુલેટેડ કરવું પડશે નહીં તો શોર્ટ સર્કિટ થશે તેથી ઇન્સ્યુલેશન વધુ મહત્વપૂર્ણ છે તેથી ઇન્સ્યુલેટીંગ સામગ્રીમાં ઉચ્ચ ડાઇ ઇલેક્ટ્રિક તાકાત ઉચ્ચ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ સારી યાંત્રિક તાકાત હોવી જોઈએ અને ચોથું તાપમાનઆશરે 30 થી 100 સેલ્સિયસ તાપમાન સામે ટકી રહેવું જોઈએ તેથી આ ગુણધર્મો જરૂરી છે અને ફક્ત પરીક્ષણથી તમારે તે જોવાનું છે કે આ ગુણધર્મો ઇન્સ્યુલેટરમાં છે કે નહીં તેથી કેબલ ના કેટલાક ગુણધર્મો મારો મતલબ કે આ મુખ્ય ગુણધર્મોની જરૂર હોય છે તેથી કેબલના કેટલાક વિશિષ્ટ ગુણધર્મો છે જુઓ આ એક સામગ્રી છે XLPE કેબલ તે પછી હું બાકીના મોટા ભાગના કેબલ્સ પર આવીશ ત્યારપછી પોલિઇથિલિન થર્મોપ્લાસ્ટિક પછી ઇથિલિન પ્રોપિલિન જે રબર છે પછી બ્યુટિલ રબર પછી પીવીસી પછી ઓઇલ ઈમપ્રેગ્નેન્ટ કાગળ તેથી વિવિધ પ્રકારના ઇન્સ્યુલેશન પ્રમાણે તેમના કેબલના વિશિષ્ટ ગુણધર્મો છે તેથી આ મિલીમીટર દીઠ એક કિલોવોલ્ટ માટે ડાઇ -ઇલેક્ટ્રિક તાકાત આપવામાં આવી છે અહીં XLPE ની ડાઇ -ઇલેક્ટ્રિક તાકાત એ 18 છે તેથી ઘણી જગ્યાઓ એ XLPE નો ઉપયોગ મોટે ભાગે થાય છે પછી ડાઇ -ઇલેક્ટ્રિક તાકાત જુઓ 21 પછી 15 13 17 અને 21 છે તેથી આ બધામાં સૌથી વધારે ડાઇ ઇલેક્ટ્રિક તાકાત તે પોલિઇથિલિન થર્મોપ્લાસ્ટિક ની છે તે જ રીતે પરમિટીવીટી 2 5 2 3 XLPE ની 2 5 છે તે પછી ઇથિલિન પ્રોપિલિન ની 2 8 અને બ્યુટિલ રબર ની 3 2 અને ઓઇલ ઈમપ્રેગ્નેન્ટ ની સૌથી વધુ 3 6 છે નહીં પીવીસી ની સૌથી વધુ 5 છે ઓઇલ ઈમપ્રેગ્નેન્ટ કાગળ ની 3 હવે તાપમાન રેટિંગમાં એક મેક્સિમમ કંટીન્યુસ છે એક ટૂંકા સમયનો ઓવરલોડ અને બીજો શોર્ટ સર્કિટ છે તેથી મારો અર્થ 90 છે જો તમે અહીં 90 જુઓ તો પછી 75 90 85 75 80 છે મહત્તમ સતત તાપમાન પોલિઇથિલિન થર્મોપ્લાસ્ટીક અને પીવીસી સિવાય વધુ કે ઓછા બધા 80 90 છે તેનો અર્થ એ જેને તમે તાપમાન રેટિંગ કહો છો તે છે મેક્સિમમ કંટીન્યુસનો અર્થ એ થાય છે કે તે સામાન્ય ઓપરેટીંગ સ્થિતિમાં આ કંટીન્યુસ તાપમાનનો સામનો કરી શકે છે હવે ખૂબ ટૂંકા સમય માટે જો કોઈ ત્યાં ઓવરલોડ નથી તો તેને શોર્ટ ટાઈમ ઓવર લોડ કહી શકાય અને તે XLPEનો 130 છે અને આગળ ઇથિલિન પ્રોપિલિન રબરનો 130 પછી અન્ય ત્યાં ઓઇલ ઈમપ્રેગ્નેન્ટનો 110 છે તે પછી PVCનો 95 છે અને તેથી આગળ આ બધી વસ્તુઓ છે તે જ રીતે XPLE નો શોર્ટ સર્કિટ તાપમાન 250 છે અને આ ઇથિલિન પ્રોપિલિન નો 250 છે અન્ય બીજા બધાના 200 અથવા 150 છે ત્યાં એક શોર્ટ સર્કિટ દરમિયાન તાપમાન રેટિંગ હોય છે શોર્ટ સર્કિટ લાંબા સમય સુધી ચાલતું નથી તેથી આ કેબલ ઇન્સ્યુલેટરના વિશિષ્ટ ગુણધર્મો છે અને આ વિવિધ પ્રકારનાં ઇન્સ્યુલેટર છે આગળ એક VIR કેબલ છે જેને આપણે વલકેનાઇઝ્ડ ઈન્ડિયા રબર કહે છે તે 1870 માં વિકસિત થયો હતો એટલે કે 147 વર્ષો પહેલા પરંતુ તે સમયે તે દિવસોમાં વીજળી ન હતી તે પછીથી આવી પરંતુ કોઈપણ રીતે આ વલ્કેનાઇઝ્ડ રબરનો ઉપયોગ થતો હતો મારો અર્થ 1870 માં વિકસિત થયો હતો અને તેની ડાઇ ઇલેક્ટ્રિક તાકાત લગભગ 10 થી 20 કિલોવોલ્ટ પ્રતિ મિલીમીટર છે હવે આ વસ્તુ અહીં હું મૂકી રહ્યો છું આ અભ્યાસક્રમમાં પ્રથમ વખત હું તમને એક સવાલ પૂછું છું કેમ હાઇ વોલ્ટેજ હાઇ વોલ્ટેજ કહી શકાતું નથી પ્રથમ ટ્રાન્સમિશન સિસ્ટમ અથવા પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ ક્યારે અને કયા સ્થળે શરૂ થઈ હતી આ તમારા માટે ક્વિઝ છે તેથીઆ તમારા માટે ક્વિઝ છે જે તમારે શોધવું જોઈએ અને જેની ડાઇ ઇલેક્ટ્રિક તાકાત આશરે 10 થી 20 કિલોવોલ્ટ પ્રતિ મિલીમીટર અને ડાઇ ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ 2 5 જેટલું છે આ કિસ્સામાં તે વલ્કેનાઇઝ્ડ રબર છે સલ્ફર ખરેખર મુખ્યત્વે વલ્કેનાઇઝિંગ એજન્ટ તરીકે વપરાય છે તેથી આ ઇન્સ્યુલેશન લાઇટિંગ અને નાના પાવર ઇન્સ્ટોલેશન માટેના વાયરિંગ કેબલ એટલે કે નીચા વોલ્ટેજ સ્તર સુધી મર્યાદિત છે આ પ્રકારના કેબલનો ઉપયોગ આ લાઇટિંગ અને નાના પાવર ઇન્સ્ટોલેશન માટે કરી શકાય છે આગળ એક ઇલાસ્ટોમર ઇન્સ્યુલેટેડ કેબલ્સ છે તેથી આ બધા પોલિમરથી આવી રહ્યા છે તેથી ઇલાસ્ટોમેરિક ઇન્સ્યુલેશનમાં રબર બ્યુટાઇલ રબર સિલિકોન રબર અને ઇથિલિન પ્રોપિલિન રબર શામેલ છે તેથી તમે જો વિવિધ પ્રકારનાં કેબલ્સ જોશો તો તમે જોશો કે ત્યાં વિવિધ પ્રકારનાં ઇન્સ્યુલેશનનો ઉપયોગ થાય છે તેથી ખરેખર તે જુદી જુદી ગુણધર્મો પર આધારિત છે સાથે સાથે કિંમત પણ એક મહત્વપૂર્ણ પાસું છે કુદરતી રબરનો ઉપયોગ ફક્ત સેલ્સિયસના ઓપરેટીંગ તાપમાન સુધી થઈ શકે છે તેથી આ બધી બાબતોમાં ઉચ્ચ ગુણધર્મોવાળા કૃત્રિમ ઇલાસ્ટોમેરિક સંયોજનોના વિકાસમાં નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી તેનું ઓપરેટિંગ તાપમાન વધારી શકાય તેથી આ બધી અલગ અલગ ઇન્સ્યુલેશન ની વિગતો હું થોડા માં સમાવું છું ઉદાહરણ તરીકે પોલિવિનાઇલ ક્લોરાઇડ કેબલ કે જેને PVC કેબલ્સ કહે છે તે પોલિવિનાઇલ ક્લોરાઇડ એ એસિટીલિન માંથી મેળવેલી કૃત્રિમ સામગ્રી છે અને તે ઉપયોગમાં લેવામાં આવતી PVC કેબલ્સનો ઉપયોગ કરેલા પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે અનેક ગ્રેડમાં ઉત્પન્ન થઈ શકે છે તેથી તે સફેદ પાવડરના રૂપમાં છે તેના ઘણા ફાયદા છે જેમ કે ગંધહીન સ્વાદહીન રાસાયણિક રીતે નિષ્ક્રીય બિન દાહક અને તમામ પ્રવાહીમાં સામાન્ય તાપમાને અદ્રાવ્ય છે તેનો મોટો ફાયદો એ છે કે તે રાસાયણિક રીતે મંદ બિન દાહક અને તમામ પ્રવાહીમાં સામાન્ય તાપમાને અદ્રાવ્ય છે આ તેનો મુખ્ય ફાયદો છે તેથી આ તે છે જેને તમે PVC કેબલ કહો છો આકૃતિ અન્ય વસ્તુ રચના હું તમને પછીથી બતાવીશ નીચા તાપમાને શુદ્ધ સ્વરૂપમાં તે કઠોર અને બરડ હોય છે મેં આ કેબલ્સ ઓછી તણાવ વાળા કેબલ્સ ક્યાંય જોયા છે મને યાદ છે કે આશરે 25 થી 30 વર્ષ પહેલા વીજળી ના કેબલ કંઈ પણ ખામી વિના પૂરા પાડતા હતા અને જ્યારે તેઓ તેને બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મેં તેને મારી આંખોથી જોયું કે તે તેની મૂળ સ્થિતિમાં નહોતા તે ખૂબ જ બરડ થઈ ગયું હતું અને બધું ખૂબ જ છૂટું થઈ ગયું હતું પરંતુ જ્યાં સુધી તે જમીનની નીચે છે ત્યાં સુધી કે ત્યાં કોઈ સમસ્યા નહોતી તેથી મારો અર્થ તે છે કે તે લોકોએ જે કહ્યું છે તે મેં જોયું છે તેથી જ્યારે કેબલ ઇન્સ્યુલેશન માટે વપરાય છે ત્યારે તેને પ્લાસ્ટિકાઇઝર સાથે જોડવું જરૂરી છે જેનું કાર્ય તાપમાનની ઇચ્છિત શ્રેણી પર જેલ અને સામગ્રી પ્લાસ્ટિક બનાવવાનું છે તેની યાંત્રિક ગુણધર્મો રબરની તુલનામાં સારી નથી અને ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ પણ રબરની તુલનામાં ઓછું છે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એ કેબલ્સ માટે એક મહત્વની બાબત છે જો કે તે ઓક્સિજનમાં અને લગભગ બધા તેલોમાં નિષ્ક્રિય એટલે કે કોઈ પ્રતિક્રિયા નહીં થાય અને ઘણા એસિડ્સ અને આલ્કાલી પણ હશે તેથી આ ફાયદો છે તેથી ઘણી પર્યાવરણીય પરિસ્થિતિઓમાં રબર તે વધારે સારું છે તેથી તમારે ઘણી બાબતોનો વિચાર કરવો પડશે કે તમે કેવા વાતાવરણનો ઉપયોગ કરી રહ્યા છો અને તે મુજબ તમારે પસંદ કરવું પડશે પછી આગળ એક પોલિથીન ઇન્સ્યુલેટેડ કેબલ્સ છે તેથી પોલિથીન એથિલિનમાંથી નીકળતી સીધી સાંકળ પોલિમર છે તેથી તેના વિદ્યુત ગુણધર્મો ખૂબ સારા છે પ્રથમ બધા ફ્રીક્વન્સીઝ પર ખૂબ ઓછી પાવર ફેક્ટર ઓછી ડાય ઇલેક્ટ્રિક સ્થિરતા અને ઉચ્ચ પ્રતિકારકક્ષમતા આ પોલિથીન ઇન્સ્યુલેટેડ કેબલ્સ છે તમારી પાવર કેબલ ઇન્સ્યુલન્ટમાં પાવર કેબલ તરીકે તેની મર્યાદિત એપ્લિકેશન છે જો કે 3 કોર 11 kV સ્વ સહાયક એરિયલ કેબલ જેનો ઉપયોગ ગ્રામીણ વિતરણ માટે કરી શકાય છે એરિયલ કેબલ કે જેને જમીનમાં દફનાવવામાં નહીં આવે તમે તેને ટાવર પર લઈ શકો છો અથવા કોઈ પ્રકારની ગોઠવણી કરી શકો છો તેનું વજન ઓછું હોવાને કારણે તે હાલના લો વોલ્ટેજ પોલથી અલગ કરી શકાય છે તેથી જ લો વોલ્ટેજ પોલ તમે પણ તેને બનાવી શકો છો મેં ક્યાંક જોયું છે મારો મતલબ હું જાણતો નથી આજકાલ તે ત્યાં ન પણ હોય પરંતુ ડુંગરાળ વિસ્તારોમાં મેં આ એરિયલ કેબલ જોયો છે મેં એ પણ જોયું છે કે તે પોલને બદલે તમારા ઝાડમાંથી પસાર થઈ રહ્યું છે કારણ કે ત્યાં ઘણાં વૃક્ષો છે તેથી હું ભૂતકાળમાં તે જોઇ શકું છું તેથી હવે પછીની તે XLPE કેબલ્સ છે એટલે કે ક્રોસ લિંક્ડ પોલિથીન કેબલ્સ છે તેથી તેમાં ઓછી ઘનતા પોલિથીન હોય છે જ્યારે નિયંત્રિત પરિસ્થિતિઓમાં વલ્કેનાઇઝ્ડ થાય છે ત્યારે તે કાર્બનના અણુ ક્રોસ લિંકિંગમાં પરિણમે છે અને ક્રોસ લિંક્ડ પોલિથીન ઉત્પન્ન કરે છે મોટે ભાગે આ રાસાયણિક ભાગ છે તેથી અમે તેને આવરીશું નહીં પરંતુ કેટલાક સામાન્ય વિચારો આપીશું આ નવી સામગ્રી ઓગળતી નથી પરંતુ 250 થી 300 ડિગ્રી સેલ્સિયસ પર કાર્બનાઇઝ્ડ થાય છે અને ઇન્સ્યુલેટીંગ મટિરિયલતરીકે ખૂબ લોકપ્રિય થઈ છે તેથી એક્સએલપીઇ કેબલ્સના ફાયદામાં ઓછા વજન પછી નાના એકંદર કેબલ પરિમાણો ઓછું ડાઇ ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અને સારી યાંત્રિક શક્તિ છે તેથી તેમાં કેટલાક ગુણધર્મો છે જેના પર થી તમે કહી શકો છો તે અન્ય કેબલ્સની તુલનામાં વધુ યોગ્ય છે તેથી આનો અર્થ એ છે કે આ કેબલ સામાન્ય અને શોર્ટ સર્કિટની સ્થિતિમાં અનુક્રમે 90 ડિગ્રી સેલ્સિયસ અને 250 ડિગ્રી સેલ્સિયસ સુધીનું કંડકટર તાપમાનની પરવાનગી આપે છે તેથી સામાન્ય સ્થિતિમાં 90 ડિગ્રી ખૂબ વધારે છે અને શોર્ટ સર્કિટ સ્થિતિમાં પણ 250 છે તે બરાબર છે અને સીધી જમીનમાં દફનાવી શકાય છે કારણ કે આ ઇન્સ્યુલેશનમાં પાણીનું શોષણ ઓછું છે તેથી તેનો અર્થ એ છે કે કંઈપણ કર્યા વિના તમે તેને સીધા જ જમીનમાં પથરાવી શકો છો તમે કેબલ પડેલું જોયું હશે તેઓ તે કેવી રીતે કરી રહ્યાં છે તેથી આ કેબલ્સ 33 kV સુધીની તમામ વોલ્ટેજ માટે ખૂબ જ યોગ્ય હોવાનું જાણવા મળ્યું છે ખુબ ખુબ આભાર ફરીથી અમે પાછા આવીશું